આ લેકચરમાં આપણે લાક્ષણિક કામગીરીના માપન વિશે વાત કરીશું જેનો ઉપયોગ એકવાર ક્લાસિફાયર બન્યા પછી કરવામાં આવશે આ વિચાર તમામ પ્રકારના ક્લાસિફાયર માટે ઉપયોગી છે અને હકીકતમાં આમાંથી કેટલાક વિચારો વિવિધ ક્લાસિફાયર બેંચમાર્ક માટે ઉપયોગમાં લઈ શકાય છે તમે આનું પરિણામ જોઇ શકો છો જ્યારે તમે રન કરો ત્યારે કોઈપણ ક્લાસિફાયર માટેનો r કોડ કે જે તમે શિક્ષણ સહાયકો તરીકે જોવો છો કેસ સ્ટડીઝ કેવી રીતે કરવું અને આ કોષ્ટક કેવી રીતે બનાવવું તેનું વર્ણન કરી શકો છો આ લેકચરનો હેતુ નીચે મુજબ છે કારણ કે તમે મોટાભાગના વર્ગીકરણ સમસ્યાઓ માટે આના જેવું પરિણામ જોશો મારે એ કરવું છે શું હું ખરેખર આ બધા શબ્દોને અહીં જોવાની ઇચ્છા રાખું છું તો ઉદાહરણ તરીકે ચોકસાઈ છે સંવેદનશીલતાનો અર્થ શું છે વિશિષ્ટતાનો અર્થ પોઝીટિવ ધારણા કરેલ મૂલ્ય અને તેથી વધુ છે તેથી હું પ્રથમ આ લેકચરમાં આનો અર્થ શું છે તેનું વર્ણન કરું છું અને એકવાર તમે આ સમજશો તો ભવિષ્યના બધા લેકચરમાં જ્યારે પણ તમે આ તરફ ધ્યાન આપશો તમે જોશો કે તમારું ક્લાસિફાયર કેટલું સારું કામ કરી રહ્યું છે તો ચાલો જોઈએ આ સ્લાઇડ પરની પહેલી વસ્તુ જે અહીં કંઇક આવું છે તેથી આ એક કેસ અભ્યાસ છે જે તમે પછીથી જોશો કે જ્યાં કારની કેટલીક વિશેષતાઓના આધારે તમે તે હેચબેક અથવા એસયુવી છે કે કેમ તે વર્ગીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો છે તેથી આપણી પાસે જે સમસ્યા છે તે આ પ્રકારની છે તેથી ખરેખર બે વર્ગો છે હેચબેક અને એસયુવી અને આ કોષ્ટક જે તમે અહીં જુઓ છો તે જ મૂંઝવણ મેટ્રિક્સ તરીકે ઓળખાય છે તેથી આ તે પરિણામ છે જે તમને સામાન્ય રીતે મળે છે તેથી આનો અર્થઘટન કરવાની રીત નીચે મુજબ છે તેથી જો તમે આ રસ્તા પર જાઓ છો તો આ ક્લાસિફાયર આપેલ ડેટા માટે ધારણા કરે છે અને આ દિશા તે વર્ગનું વાસ્તવિક લેબલ છે તેથી ઉદાહરણ તરીકે આ એક ક્લાસિફાયર અલ્ગોરિધમનું પરિણામ છે અને ચાલો આપણે પ્રયત્ન કરીએ અને જોઈએ કે આપણે આ પરિણામનું કેવી રીતે અર્થઘટન કરીએ છીએ તેથી જો તમે આ વર્ગીકરણ અલ્ગોરિધમમાં ઉપયોગમાં લેવામાં આવતા ડેટા બિંદુની કુલ સંખ્યા જોશો તો અહીં બધા ચાર તત્વોનો સારાંશ આપીને સરળતાથી શોધી શકાય છે તેથી આ અલ્ગોરિધમનો ઉપયોગમાં લેવાતા ડેટા બિંદુની સંખ્યા 20 છે અને પછી આપણે આ સંખ્યામાંના દરેકને અર્થઘટન કરી શકીએ છીએ તેથી આ સંખ્યા મૂળભૂત રીતે ધારણા છે કે કાર હેચબેક છે અને આ મૂળભૂત રીતે કહે છે કે તે કાર ખરેખર હેચબેક હતી તેથી હેચબેક્ની આ બધી સાચી ધારણાઓ છે તો ધારણા હેચબેક હતી અને કાર પણ હેચબેક હતી હવે જો તમે આ નંબર પર નજર નાખો કારણ કે આપણે આ પંક્તિમાંથી આગળ વધી રહ્યા છીએ તો ધારણા હજી હેચબેક રહેશે તેથી વર્ગીકૃત વ્યક્તિએ આ કારને હેચબેક હોવાની ધારણા કરી હતી જો કે સંદર્ભ ખરેખર એસયુવી છે તેથી આ હેચબેક તરીકે એસયુવીનું ખોટું વર્ગીકરણ છે હવે જો તમે આગલી પંક્તિ પર જાઓ અને પછી આ જુઓ તો તમે જોશો કે ધારણા એ એસયુવી છે અને સંદર્ભ હેચબેક છે તેથી આ 0 નો અર્થ એ કે ત્યાં કોઈ કાર નહોતી જે હેચબેક હતી જેની ધારણા એસ તેથી જ તમને 0 મળે છે અને જો તમે આ નંબર પર જાઓ છો તો સાચો કાર વર્ગ એસયુવી છે અને ધારણા પણ એસયુવી છે તેથી 9 એસયુવીની એસયુવી હોવાની યોગ્ય ધારણા સાચી કરવામાં આવી હતી તેથી તેનો અર્થ એ છે હવે આપણે જેમ આગળ જઈશું તેમ કેટલાક શબ્દોને વ્યાખ્યાયિત કરીશું અને આ ગણતરીઓ કેવી રીતે થાય છે તે બતાવવા અને આ વ્યાખ્યાઓનો અર્થ શું છે તે બતાવવા આપણે આ મેટ્રિક્સ પર પાછા આવીશું જુઓ તે છે જયારે પણ તમે બીજા વર્ગીકરણ અલ્ગોરિધમના પરિણામો પર નજર કરો તમે એલ્ગોરિધમ એ બરાબર કામ કર્યું છે કે નહીં તે નક્કી કરવા સક્ષમ છો તેથી પાછલું કોષ્ટક જ્યારે આપણે આ સ્વરૂપમાં મૂકીએ ત્યારે યાદ રાખો જ્યારે મેં પહેલાનાં કોષ્ટકના સંદર્ભમાં કહ્યું હતું ત્યારે આ એક સાચી સ્થિતિ હતી તો આ સ્થિતિ સાચી હતી આ હેચબેક હતી આ સાચી શરત હતી આ એસયુવી હતી વગેરે અને આ ધારણા કરેલ હતી તેથી આ નીચે તમે ધારણા કરો છો આ સત્ય છે તેથી જો તમે આ અહીં પોઝીટિવ લેશો તો સાચી સ્થિતિ પોઝીટિવ છે ધારણા કરેલ સ્થિતિ પણ પોઝીટિવ છે તેથી જેને આપણે સાચા પોઝીટિવ પરિણામ તરીકે કહીએ છીએ તેથી કંઈક અગત્યની નોંધ લો આ પોઝીટિવ બીજો શબ્દ ખરેખર ધારણા સાથે સંબંધિત છે અને પ્રથમ શબ્દ ધારણાના સત્ય અથવા અ સત્યનો ઉલ્લેખ કરે છે તેથી જો તમે સાચું પોઝીટિવ કહો છો તો તેમાં ધારણા વિશેની માહિતી છે અને વાસ્તવિક સ્થિતિ પણ સાચી સ્થિતિ છે કારણ કે જે હું કહું છું કે તે પોઝીટિવ ધારણા છે અને તે સાચી છે તો વાસ્તવિક સ્થિતિ પણ પોઝીટિવ હોવી જોઈએ હવે જો આપણે અહીં આવ્યાં છીએ ત્યારથી આપણે એક જ પંક્તિ પર છીએ ધારણા હજી પોઝીટિવ રહે છે જો કે પ્રથમ શબ્દ કહે છે કે તે પોઝીટિવની ધારણા ખોટી છે તેથી સાચી સ્થિતિ ખરેખર નેગેટીવ છે તો આ ક્લાસિફાયરની ભૂલ છે અને આ ક્લાસિફાયરની સફળતા છે હવે જો આપણે બીજી પંક્તિ પર જઈએ તો બીજી પંક્તિની ધારણાઓ બધી નેગેટીવ છે કારણ કે ધારણાની સ્થિતિ નેગેટીવ છે અને જો તમે અહીં આ જુઓ ધારણા નેગેટીવ છે પરંતુ આ ધારણા ખોટી છે તેથી સત્ય એ છે કે સ્થિતિ એ પોઝીટિવ છે તેથી આ એક ભૂલ અથવા ક્લાસિફાયરની નિષ્ફળતા પણ છે હવે જો તમે અહીં જમણી તરફ આવો કારણ કે આપણે એક જ હરોળ પર હોવાથી ધારણા નેગેટીવ છે અને આપણે પણ જાણીએ છીએ કે આ ધારણા સાચી છે તેથી સાચી સ્થિતિ પણ નેગેટીવ છે તેથી આ ફરીથી સફળતાનો કેસ છે તેથી જ્યારે આપણે આ રીતે આ વિશે વિચારીએ છીએ તો પછી મૂળભૂત રીતે જો આપણી પાસે ફક્ત ત્રાંસા તત્વો હોય છે અને તે પછી ઓ કર્ણ તત્વો શૂન્ય હોય છે તો આપણી પાસે અમુક અર્થમાં એક સંપૂર્ણ ક્લાસિફાયર છે ત્યાં કોઈ ભૂલો નથી જે ક્લાસિફાયર દ્વારા કરવામાં આવી છે હવે આંકડામાં આને પરીક્ષણની શક્તિ કહેવામાં આવે છે આને ટાઇપ વન એરર કહેવામાં આવે છે અને તેને ટાઇપ ટુ એરર કહેવામાં આવે છે હવે તે ચાર સંખ્યાઓના આધારે ક્લાસિફાયરની કામગીરી માપવાની ઘણી રીતો છે તેથી તે કરતા પહેલાં ચાલો આપણે ખાતરી કરીએ કે આપણે આ એક સ્લાઇડમાં છેલ્લી સ્લાઇડમાં જે કહ્યું હતું તે બધાંનો સારાંશ આપીશું તેથી આપણે ટી પી સાચા પોઝીટિવ માટે ટીએન સાચા નેગેટીવ માટે એફપી ખોટા પોઝીટિવ માટે અને ખોટા નેગેટીવ માટે એફએન જેવા સંકેત વાપરીશું જેમ કે મેં પહેલા કહ્યું હતું કે જો આપણે કહીએ કે ટી ધારણા પોઝીટિવ છે અને સાચી સ્થિતિ પણ પોઝીટિવ છે તેથી આ પોઝીટિવ લેબલ્સની યોગ્ય ઓળખ છે હોય તો ધારણા નેગેટીવ છે તે સત્ય છે તેથી નેગેટીવ લેબલ્સની સાચી ઓળખ એફ પી પી છે ધારણા પોઝીટિવ છે અને તે ખોટી છે તેથી પોઝીટિવ લેબલ્સ અને એફ ની ખોટી ઓળખ એ છે કે આપણે નેગેટીવ તરીકે ધારણા કરીએ છીએ પરંતુ તે એક ખોટી ઓળખ છે આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આપણે જે નમૂનાઓ સાથે કામ કર્યું છે તેની કુલ સંખ્યા ટી એફપી એફ એન હોવી જોઈએ કારણ કે કોઈપણ લેબલ આપણે તેને આ ચાર સંભવિત પરિણામોમાંથી એકમાં વર્ગીકૃત કરી શકીએ છીએ તેથી પ્રથમ વ્યાખ્યા એ છે કે ક્લાસિફાયર કેટલું સચોટ છે તેથી આ ચોકસાઈ ખૂબ જ સરળ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે કે બધા નમૂનાઓમાં કેટલી વાર ક્લાસિફાયર પરિણામ યોગ્ય મેળવ્યું છે તેથી આપણી પાસે સાચી પોઝીટિવ સાચી નેગેટીવ ખોટી પોઝીટિવ ખોટી નેગેટીવ હતી તેથી મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે પ્રથમ અક્ષર તમને સત્ય અથવા ક્લાસિફાયરની સફળતા કહે છે તેથી આ ચાર કેસોમાં સાચા પોઝીટિવ અને સાચા નેગેટીવ સફળતાના કિસ્સા છે અને આ નિષ્ફળતાના કિસ્સા છે તેથી ચોકસાઈ સાચી પોઝીટિવ સાચી નેગેટીવ અને નમૂનાઓની કુલ સંખ્યા નો ભાગાકાર હશે તેથી આ તમને કેટલી વાર મળે છે તેણે બરાબર કર્યું છે અથવા ક્લાસિફાયરને કેટલી વાર યોગ્ય મળ્યું છે હવે કારણ કે N આ બધાનો સરવાળો છે અને આપણે છેલ્લી સ્લાઇડમાંથી નોંધ્યું છે કે આ ઓ કર્ણ તત્વો છે અને મેં કહ્યું હતું કે શ્રેષ્ઠ ક્લાસિફાયર એ એક છે જેમાં 0 ઓ કર્ણ તત્વો હોય છે તેથી જ્યારે N આ બધાંનો સરવાળો છે જો આ બંને 0 N છે તો તે TP TN બનશે તેથી ચોકસાઈ 1 અથવા ચોકસાઈ મહત્તમ મૂલ્ય 1 લઈ શકે છે તેથી આ એક મહત્વપૂર્ણ માપન છે જેનો ઉપયોગ લોકો ક્લાસિફાયરની કામગીરી અભ્યાસ કરવા માટે કરે છે હવે અન્ય વ્યાખ્યાઓ સંવેદનશીલતા માટેની એક વ્યાખ્યા છે જ્યાં આપણે એકલા પોઝીટિવ લેબલ્સને ઓળખવામાં ક્લાસિફાયર કેટલું અસરકારક છે તે શોધવા માંગીએ છીએ તેથી ફરી ચાર કિસ્સાઓમાં ચાલો આપણે તેને સાચા પોઝીટિવ સાચા નેગેટીવ ખોટા પોઝીટિવ ખોટા નેગેટીવ જોઈએ તેથી જો ક્લાસિફાયર એ અસરકારક પોઝીટિવ લેબલને માત્ર ત્યારે જ ઓળખ્યું છે જો ઓળખ પોઝીટિવ હોય અને તે સત્ય છે તેથી આ તે છે જ્યારે ક્લાસિફાયરએ પોઝીટિવ લેબલ્સની ઓળખ કરી તેથી તે અંશમાં જાય છે તેથી આપણે પોઝીટિવ લેબલને ઓળખવામાં અસરકારકતા શોધવા માંગીએ છીએ તેથી આપણે જે ઇચ્છતા હોઈએ છીએ કે બધા પોઝીટિવ લેબલ્સ ડેટામાં હોય મારા ક્લાસિફાયરએ કેટલી વાર પોઝીટિવ લેબલ્સને યોગ્ય રીતે ઓળખ્યું તેથી નવા છેદમાં ડેટાનાં પોઝીટિવ લેબલ્સની કુલ સંખ્યા હોવી જોઈએ તેથી આ એક પોઝીટિવ લેબલ છે આ વાસ્તવિક સ્થિતિ અહીં પણ સાચી છે કારણ કે આ નેગેટીવ અને સાચું છે અહીં ધારણા પોઝીટિવ છે પરંતુ ખરેખર તે વાસ્તવિક સ્થિતિ ખોટી છે તેથી આ એક નેગેટીવ લેબલ પણ છે અહીં ધારણા નેગેટીવ છે પરંતુ તે ખોટી છે તેથી વાસ્તવિક સ્થિતિ પોઝીટિવ છે તેથી જો તમે ડેટામાં પોઝીટિવ લેબલ્સની કુલ સંખ્યા લેવાનું ઇચ્છતા હોવ જે TP FN હશે તેથી જો તમે ટી ડીવાયડેડ બાય ટી કરો છો તો પછી તમને જે મળે છે જેને સંવેદનશીલતા કહેવામાં આવે છે વિશેષ રીતે બીજી બાજુ નેગેટીવ લેબલ્સને ઓળખવા માટે ક્લાસિફાયરની અસરકારકતા છે અને તે જ તર્કનો ઉપયોગ કરીને તમે તદ્દન સરળતાથી શોધી શકો છો કે વિશિષ્ટતા ટીએન બાય એફઇ ટીએન હશે કારણ કે આ બધા નેગેટીવ લેબલો વચ્ચે યોગ્ય રીતે ઓળખાયેલ નેગેટીવ લેબલ્સની કુલ સંખ્યા છે તેથી સાચી નેગેટીવ એ નેગેટીવ લેબલ્સ હશે અને ખોટી પોઝીટિવ પણ નેગેટીવ લેબલ્સ હશે અને આની સાચી સ્થિતિ પણ નેગેટીવ હશે તેથી તમને આ રેશીયો આ રીતે મળે છે તમે એકદમ સરળતાથી નોંધ કરી શકો છો કે એસઈ સંવેદનશીલતા અને એસપી વિશિષ્ટતાના મૂલ્યો બંને 0 અને 1 ની વચ્ચે હોવા જોઈએ અને જ્યારે બંને 1 હોય ત્યારે શ્રેષ્ઠ પરિણામ આવે છે તેથી આ બે અન્ય માપન છે જેનો લોકો ઉપયોગ કરે છે અને ત્યાં બીજું એક પગલું પણ છે જે સંતુલિત સચોટતા છે જે સંવેદનશીલતા છે વિશિષ્ટતા ડીવાયડેડ બાય 2 તે સંવેદનશીલતા અને વિશિષ્ટતાની સરેરાશ છે આપણે આ તરફ પાછા આવીશું કારણ કે આ બંને અર્થમાં બંને બાબતો છે જેની પર ધ્યાન આપવું જોઈએ અને હું તમને વ્યૂહરચના કહીશ જ્યાં તમને સંવેદનશીલતા 1 મળી શકે હંમેશા અથવા વિશિષ્ટતા હંમેશા 1 હોવી જોઈએ પરંતુ સ્પષ્ટપણે તમને એ પણ કહીશ કે આપણા માટે તે ઉપયોગ માટે સૌથી અસરકારક ક્લાસિફાયર નથી પછી ત્યાં અન્ય માપન છે ત્યાં વ્યાપકતા કહેવાતું માપન છે જે આપણા નમૂનામાં આ સ્થિતિ ખરેખર કેટલી વાર થાય છે તે વિશે વાત કરે છે તેથી આપણા નમૂનામાં કેટલા પોઝીટિવ લેબલ્સ છે તો સાચું પોઝીટિવ એ પોઝીટિવ લેબલ છે અને ખોટું નેગેટીવ પણ ખોટું પોઝીટિવ લેબલ છે કારણ કે ધારણા નેગેટીવ હતી પરંતુ તે ખોટી છે તેથી સાચી સ્થિતિ ખરેખર પોઝીટિવ છે તેથી કે જે કુલ સંખ્યા દ્વારા નમૂના જગ્યામાં વિભાજિત છે તે તમને વ્યાપકતા આપશે હવે પોઝીટિવ ધારણા મૂલ્ય નીચે મુજબ છે જો ક્લાસિફાયર ઘણા લેબલ્સ તરીકે પોઝીટિવ તરીકે ઓળખાવે છે તો ખરેખર આનું પ્રમાણ કેટલું સાચું છે તેથી જો આ બધા ક્લાસિફાયર દ્વારા પોઝીટિવ તરીકે ઓળખવામાં આવે છે તો આ એક પ્રમાણ છે જે સાચું છે પોઝીટિવ તરીકે ઓળખાતા લેબલ્સમાં સાચા પરિણામોનું પ્રમાણ જે છે જેને પોઝીટિવ ધારણા મૂલ્ય કહેવામાં આવે છે એ જ રીતે જો કોઈ ક્લાસિફાયર ઘણા નમૂનાઓને નેગેટીવ તરીકે ઓળખે છે તો આમાં સાચા પરિણામોનું પ્રમાણ જે છે જેને નેગેટીવ ધારણા મૂલ્ય કહેવામાં આવે છે તેથી આ ખરેખર એવી વસ્તુ છે જેનો તબીબી સમુદાયમાં અને વધુ ઉપયોગ કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે તમે સમજી શકો છો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અધિકાર છે ઉદાહરણ તરીકે જો તમે જુઓ તો ડેન્ગ્યુ માટે એક પરીક્ષણ કરો અને જો તમને પોઝીટિવ પરિણામ મળે તો પરિણામ કેટલું સંભવિત છે જે આ પ્રકારની સંખ્યા દ્વારા આપવામાં આવે છે તેથી આ ઉપયોગી અન્ય મહત્વપૂર્ણ માપન છે પછી કંઈક છે જેને ડિટેક્શન રેટ કહેવામાં આવે છે જેને નમૂનાઓની કુલ સંખ્યા અને તપાસ વ્યાપકતા દ્વારા વહેંચવામાં આવેલા સાચા પોઝીટિવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સાચા પોઝીટિવ ખોટા પોઝીટિવ ડીવાયડેડ બાય N છે તેથી આ ગણતરી કરવી સરળ છે અને આ તેના માટે અર્થઘટન છે છેલ્લી સંખ્યા કે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે તેને Κ નંબર અથવા Κ આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે જે મૂળભૂત રીતે કેટલાક અર્થમાં બેંચમાર્ક છે જે પરિણામ તમે મેળવો છો તે તમને રેન્ડમ તક આધારિત ક્લાસિફાયર સાથે મળે છે તેથી આ અન્ય માપનની તુલનામાં થોડું વધારે જટિલ છે તેથી હું હમણાં આને વ્યાખ્યાયિત કરું છું અને પછી તમને આ માટેનું સૂત્ર બતાવીશ તેથી તમે જે જાણવા માગો છો તે એ છે કે K તમને અવલોકન કરેલી ચોકસાઈ આપે છે પરિણામે ક્લાસિફાયર તમને જે કંઈ પણ આપે છે - તેની ચોકસાઈ શું છેજે તમે ક્લાસિફાયર માટે અપેક્ષા કરો છો જે રેન્ડમ તકની આ કલ્પનાને આધારે રચાયેલ છે જેને 1 અપેક્ષિત ચોકસાઈ દ્વારા વિભાજિત કરવામાં આવે છે તો આ K ની વ્યાખ્યા છે તેથી તમારે જે જોઈએ છે તે છે નિરીક્ષણ ચોકસાઈ જે અપેક્ષિત ચોકસાઈ કરતા મોટી હોવી જોઈએ તેથી જો આ થોડું વધુ જટિલ સૂત્ર છે તેથી જો મેં સાચા પોઝીટિવ ખોટા પોઝીટિવ ખોટા નેગેટીવ સાચા નેગેટીવ માટે એબીસીડી વ્યાખ્યાયિત કરી છે તો પછી Κ માટેની ગણતરી આ છે તમારે આ ગણતરી કરવાની જરૂર નથી આ કોડની બહાર આવશે પરં તો ચાલો આપણે એ જ ઉદાહરણ પર પાછા જઈએ જે આપણી પાસે હતું અને પછી આ નંબરો જોઈએ ઉદાહરણ તરીકે આ ઉદાહરણ આપણે હેચબેક અને એસયુવી વિશે વાત કરી સ્પષ્ટ રીતે આપણે અહીં પોઝીટિવ લેબલ નેગેટીવ લેબલ વિશે વાત કરી રહ્યા નથી જો કે જો તમે આ માપનો નો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે આમાંનું એક પોઝીટિવ લેબલ બનાવવું પડશે અને એક નેગેટીવ લેબલ તમે કાં તો એક પોઝીટિવ અથવા નેગેટીવ બનાવી શકો છો પરંતુ જ્યારે પણ ત્યાં આના જેવું પરિણામ આવે છે તે R માં બતાવવામાં આવ્યું છે તે પછી પ્રથમ તે પોઝીટિવ લેબલ છે અને બીજું નેગેટીવ લેબલ છે હકીકતમાં તમે જોઈ શકો છો કે અહીં પોઝીટિવ વર્ગ હેચબેક તેથી આ પોઝીટિવ લેબલ છે તો ચાલો હવે આપણે આ જોઈએ અને પછી જુઓ કે આપણે આ દાખલા માટે આ બધી ગણતરીઓ કરી શકીએ કે કેમ તો ચાલો આ નંબર જોઈએ આપણે જોશું આ શું છે તો ધારણા હેચબેક છે અને સત્ય પણ હેચબેક છે તેથી આ સાચું પોઝીટિવ છે હવે અહીં ધારણા હેચબેક છે પરંતુ સત્ય એ એસયુવી છે તેથી આ ખોટું પોઝીટિવ છે અને અહીં ધારણા એક એસયુવી છે અને સત્ય હેચબેક છે તો આ તે છે જેને હું ખોટું નેગેટીવ કહીશ અને અહીં ધારણા એસયુવી છે અને સત્ય પણ એસયુવી છે તેથી આપણે આને સાચા નેગેટીવ કહીશું તો સાચા પોઝીટિવ 10 ખોટા પોઝીટિવ 1 ખોટા નેગેટીવ 0 અને સાચા નેગેટીવ 9 તેથી હવે આપણી પાસે આ છે ચાલો આપણે પહેલા જે સૂત્રો આપ્યા હતા તેમાંથી પસાર થઈએ અને પછી જોઈએ કે આ બધું એમાં બંધબેસે છે કે કેમ તેથી ચોકસાઈ એ છે કે આપણે તેને કેટલી વાર સાચું કર્યું તેથી આ કિસ્સામાં જો હું બધા કર્ણ તત્વોનો સરવાળો કરું જે સાચા પોઝીટિવ સાચા નેગેટીવ હશે તે સંખ્યાની વધારે છે અમને આ સાચું મળ્યો તેથી ચોકસાઈ માટેનો છેદ 19 છે જેમ નમૂનાઓની કુલ સંખ્યા દ્વારા ભાંગવામાં આવશે જે 20 છે તેથી તમે આ માટે 0 95 જવાબ જોઈ શકો છો હવે જ્યારે આપણે સંવેદનશીલતા તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે કહ્યું હતું કે સાચા પોઝીટિવ ખોટા નેગેટીવ ને સાચા પોઝીટિવ વડે ભાંગતા સંવેદનશીલતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આપણે સંવેદનશીલતા આ રીતે કરીએ છીએ તેથી આ 10 છે જે 10 0 દ્વારા ભાંગવામાં આવશે તેથી તમને અહીં 1 મળશે એ જ રીતે તમે 0 9 હોવાની વિશિષ્ટતા ચકાસી શકો છો ચાલો હવે પોઝીટિવ ધારણા મૂલ્ય જોઈએ તેથી પોઝીટિવ ધારણા મૂલ્ય એ છે જ્યાં તે બધા લેબલ્સમાંથી જે પોઝીટિવ તરીકે ઓળખાયા હતા તેમાંથી કેટલા ખરેખર પોઝીટિવ હતા તેથી આ તે છે જે હોવું જોઈએ તેથી આ સાચું પોઝીટિવ સાચા પોઝીટિવ ખોટા પોઝીટિવ વડે ભાંગેલું હશે કારણ કે આપણે તે બધા લેબલ્સ વિશે વાત કરી રહ્યા છીએ જે ઓળખાયેલ છે જે પોઝીટિવ છે જેની સંખ્યા કેટલી સાચી છે તેથી જો તમે તે પછી જુઓ તો આપણે તેને અહીં બદલીશું તો સાચી પોઝીટિવ 10 છે અને ખોટી પોઝીટિવ 1 છે તેથી 10 ડીવાયડેડ બાય 11 કરવામાં આવશે અને તમને આ સંખ્યા 0 9091 મળશે અને નેગેટીવ ધારણા મૂલ્ય એ સંખ્યાની સંખ્યા હશે જે નેગેટીવ ધારણા યોગ્ય છે નેગેટીવ તરીકેની બધી ધારણાઓ વચ્ચે પોઝીટિવ ધારણા મૂલ્ય જેવું અને આનો ઉપયોગ કરતાં પહેલા તમે મેં બતાવેલ સુત્રનો ઉપયોગ કરી શકો છો હકીકતમાં આ નેગેટીવ ધારણા મૂલ્ય સાચા નેગેટીવ ખોટા નેગેટીવ ડીવાઈડેડ બાય સાચા નેગેટીવ હશે તેથી ફરીથી તે બધા લેબલ્સમાંથી જે નેગેટીવ તરીકે ધારણા કરવામાં આવે છે ખરેખર કેટલા યોગ્ય છે તેથી જો તમે આ ગણતરી કરો છો તો સાચી નેગેટીવ એ 9 ડીવાયડેડ બાય સાચા નેગેટીવ 9 ખોટા નેગેટીવ 0 કરવામાં આવે છે તેથી 9 ડીવાયડેડ બાય 9 જે 1 છે જે તમે અહીં જુઓ છો અન્યની વ્યાપકતા તપાસ દર વ્યાપકતા શોધ પ્રમાણ અને સંતુલિત ચોકસાઈ એ આ લેકચરની સ્લાઇડમાં આપેલા સૂત્રોના આધારે ખૂબ જ સરળ ગણતરીઓ છે તેથી આ પ્રકારનું તમને એક ક્લાસિફાયર માટે R કોડ બહાર આવતા પરિણામોની કેવી રીતે અર્થઘટન કરવી તે એક વિચાર આપે છે હવે તમે પણ નોંધ્યું છે કે આ Κ મૂલ્ય અહીં છે અને તે જટિલ સૂત્ર પર આધારિત છે જે મેં તમને પહેલાં બતાવ્યા હતા હવે જો કોઈએ એક સવાલ પૂછવો હોય કે આ માટે સારા મૂલ્યો શું છે તો પછી ત્યાં થોડું આત્મનિરીક્ષણ આવે છે ત્યાં એપ્લિકેશનો છે જ્યાં તમે કહી શકો છો કે સંવેદનશીલતા ખૂબ મહત્વપૂર્ણ છે અથવા ત્યાં એપ્લિકેશનો ખૂબ હોઈ શકે છે કહી શકાય કે વિશિષ્ટતા સંવેદનશીલતા કરતાં થોડી વધુ મહત્વપૂર્ણ છે તેથી જે એક પ્રકારની એપ્લિકેશન આધારિત છે અને આ પરિણામો માટે તમે શેના માટે ઉપયોગ કરવા જઇ રહ્યા છો તેના પર આધારીત છે આ શોધવા પહેલાં તેમાંથી કઈ સંખ્યા મહત્વપૂર્ણ છે આ તે છે જે તમારે ખરેખર વિચારવું જોઈએ તમારી એપ્લિકેશનના દૃષ્ટિકોણથી તેમ છતાં આપણે શું કરવા માંગતા હતા તે આ એક લેકચરમાં હતું તમને આ બધા માટેની ગણતરીઓ આપે છે તેથી જ્યારે તમે r માં કેસ સ્ટડીઝ સાથે કામ કરો છો ત્યારે તે તમારા એક માટે સહેલો સંદર્ભ છે એક છેલ્લો વળાંક જેમાં ઘણાં કાગળોમાં જોવા મળે છે અને રિપોર્ટ કરાયેલ છે આ વળાંક આર છે જે રીસીવર ઓપરેટિંગ કેરેક્ટર માટેનું ટૂંકાક્ષર છે અને આ સિગ્નલ ડિટેક્શન સિદ્ધાંતમાં મૂળ વિકસિત અને તેનો ઉપયોગમાં લીધેલ છે આ આરઓસી વળાંક શું છે તે સંવેદનશીલતા અને 1 - વિશિષ્ટતા વચ્ચેનો આલેખ છે તેથી તે નોંધવું મહત્વપૂર્ણ છે કે આ 1 - વિશિષ્ટતા છે તેથી સ્પષ્ટ રીતે આપણે જાણીએ છીએ કે સંવેદનશીલતા માટેનું શ્રેષ્ઠ મૂલ્ય 1 છે અને વિશિષ્ટતા માટેનું શ્રેષ્ઠ મૂલ્ય પણ 1 છે તેથી આદર્શ રીતે તમે ઇચ્છો છો કે આ બંને એક થાય તેનો અર્થ તે તમે જાણો છો આ સંવેદનશીલતા વળાંક તેથી ઉદાહરણ તરીકે જો તમે કોઈ વિશેષ સંવેદનશીલતા લો છો તો આ આરઓસી વળાંક છે આ અહીં છે તેથી તમે તમારી સંવેદનશીલતાને વધુને વધુ દબાણ કરો ચાલો આપણે કહીએ કે તમે 0 7 પર જાઓ છો તો વિશેષતા ચાલો આપણે કહીએ કે આ 0 22 છે તેવું કંઈક છે તો ચાલો આપણે કહીએ કે વિશિષ્ટતા 0 78 છે કારણ કે 0 22 એ 1 વિશિષ્ટતા છે તેથી આ વિશે જે રીતે વિચારો શ્રેષ્ઠ સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ બિંદુ ખરેખર આ અહીં છે કારણ કે 0 1 - વિશિષ્ટતા એ મને કહે છે કે વિશિષ્ટતા 1 છે તેથી આ વિશિષ્ટતા માટેનો શ્રેષ્ઠ મુદ્દો છે પરંતુ તે સંવેદનશીલતા માટે સૌથી ખરાબ મુદ્દો છે કારણ કે સંવેદનશીલતા 0 છે હવે જેમ તમે તમારી સંવેદનશીલતાને વધુને વધુ દબાણ કરવા માટે પ્રયત્ન કરો છો તો પછી જો તમે આ વળાંક પર છો તો તમે શ્રેષ્ઠ સ્પષ્ટીકરણ બિંદુથી દૂર જાઓ છો તેથી આ સૌથી શ્રેષ્ઠ વિશિષ્ટતાની ખરાબ સંવેદનશીલતા હોવાનું બને છે અને જેમ જેમ તમે આ સંવેદનશીલતાને વધુને વધુ દબાણ કરો છો ત્યારે તમે તમારા શ્રેષ્ઠ વિશિષ્ટતાના બિંદુથી વધુ દૂર જાઓ છો તેથી સાહજિક રીતે જો તમને કોઈ સારી આરઓસી વળાંક જોઈએ છે તો પછી તમે એ કરવા માંગો છો કે તે ઢાળ અહીં હોય કંઈક આ રીતે તેથી હું સંવેદનશીલતાથી દૂર જઇ રહ્યો છું તો હું ખૂબ વધુ વિશિષ્ટતા ગુમાવવા માંગતો નથી તેથી જો વળાંક આના જેવું કંઈક બને તો તે વધુ સારું છે કારણ કે જો તમે નોંધ લો તો તે જ 0 7 પર છે તો મેં ફક્ત આટલું જ છોડી દીધું છે જ્યારે કે આ વળાંક માટે મારે આ બધું છોડવું પડશે અને જો તે વધુ તીવ્ર હોય તો તમે ઓછું અને ઓછું છોડો તો આ વળાંક પ્રકારના બેંચમાર્ક વિવિધ ક્લાસિફાયર છે તેથી તે યાદ રાખવાની સૌથી અગત્યની બાબત છે બીજી યાદ રાખવાની વાત એ છે કે જો તમે મને કહો કે મારે શ્રેષ્ઠ સંવેદનશીલતા જોઈએ છે તો હું વિશિષ્ટતાની પરવા નથી કરતો તો તે ખૂબ જ તુચ્છ ઉપાય છે તેનું કારણ છે યાદ રાખો સંવેદનશીલતા કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે સંવેદનશીલતાને ટી ખોટી નેગેટીવ ડીવાયડેડ બાય ટી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આ રીતે સંવેદનશીલતા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી કેટલી વાર મને સાચા પોઝીટિવ ડીવાયડેડ બાય સાચા પોઝીટિવ ખોટા નેગેટીવ દ્વારા મળે છે હવે આ વિશે વિચારો જો મારે આ બનાવવું છે જે સંવેદનશીલતા માટે શ્રેષ્ઠ નંબર પર કયો છે તો મારી વ્યૂહરચના ખૂબ સરળ છે હું કોઈ વર્ગીકરણ કરીશ નહીં દરેક લેબલ હું તેને પોઝીટિવ કહીશ હવે જો હું તે કરું તો ચાલો જોઈએ આ શું થાય છે એક મહત્વપૂર્ણ બાબતની નોંધ લો મેં કહ્યું કે આ તે છે જે ક્લાસિફાયર ધારણા કરે છે અને આ ધારણા શું છે તે સત્ય અથવા ખોટું છે હવે જો હું વ્યૂહરચના સાથે આવું છું તો એક ક્લાસિફાયર જે દરેક લેબલ માટે ખાલી પોઝીટિવ કહે છે ચાલો જોઈએ કે સંવેદનશીલતાનું શું થાય છે તેથી તમારી પાસે સાચા પોઝીટિવ અંશ માં ડીવાયડેડ બાય સાચી પોઝીટિવ અને આ ખોટી નેગેટીવ 0 હશે કારણ કે નેગેટીવ ધારણા બને છે પરંતુ મારી પાસે એક ક્લાસિફાયર છે જ્યાં હું ક્યારેય વાપરીશ નહિ નેગેટીવ ની જેમ તેથી આ 0 હશે તેથી તે સાચી પોઝીટિવ હશે પોઝીટિવ સંવેદનશીલતા 1 હશે એ જ રીતે જો હું ક્લાસિફાયર સાથે આવું છું જે કંઇ કરતું નથી પરંતુ કહે છે કે કંઈ પણ કર્યા વિના બધું નેગેટીવ લેબલ છે તો તે વર્ગીકરણ કરશે તેની વિશેષતા મૂલ્ય 1 છે બરાબર તેથી જો હું 1 જેટલી સંવેદનશીલતા મૂલ્ય મેળવવા માંગું છું તો હું ફક્ત એક ક્લાસિફાયર સાથે લઈશ જે કંઇ જ કરતું નથી પરંતુ કહે છે કે બધું જ પોઝીટિવ લેબલ છે અને જો હું 1 જેટલી વિશિષ્ટતા ઇચ્છું તો હું ક્લાસિફાયર સાથે લાવીશ જે કંઈપણ કર્યા વિના દરેક લેબલ નેગેટીવ કહે છે તેથી આ બંને ક્લાસિફાયર નકામાં છે તેથી ત્યાં થોડો ટેક લેવો પડશે અને તે ટેક આપેલ લેવાનું એ છે કે જે આ વળાંક દ્વારા અહીં બતાવવામાં આવ્યું છે અને જો તમે સામાન્ય વિસ્તાર લો અને પછી કહો કે આરઓસી હેઠળનો આ વિસ્તાર આ પીળો ભાગ છે તો તમે નોંધશો કે વધુ સારી અને વધુ સારી આર વણાંકો આ જેવી વસ્તુઓ છે તેથી તેનો અર્થ એ કે જેમ કે રોક વળાંક હેઠળનો વિસ્તાર 1 ની નજીક અને નજીક જાય છે હું વધુ સારી અને સારી ક્લાસિફાયર ડિઝાઇન મેળવુ છું તેથી સામાન્ય રીતે જો વળાંક હેઠળનો વિસ્તાર 0 9 થી 1 ની વચ્ચે હોય તો આપણે તેને એક ઉત્તમ ક્લાસિફાયર અને તે જ રીતે સારા ન્યાયી અને ગરીબ માટેની વ્યાખ્યા કહીશું જો ખરેખર આરઓસી વળાંક આ રેખાની નીચે જાય છે તો પછી થોડી ગંભીર સમસ્યા છે તેથી તમે જઇને તપાસ કરી શકો છો કે તમારા ડેટા અને બીજું કંઈ ખોટું છે કે નહીં તેથી આ એક જ ક્લાસિફાયર માટેનું છે પરંતુ જો તમારી પાસે ઘણા ક્લાસિફાયર છે જેનો તમે ઉપયોગ કરી રહ્યાં છો તો હું આને એક ક્લાસિફાયર મોડેલને કહીશ આ ક્લાસિફાયર મોડેલ 2 ક્લાસિફાયર સાથેનું છે મોડેલ 3 પછી આ ક્લાસિફાયર આ ક્લાસિફાયર સારો છે કારણ કે જો તમે કોઈ સંવેદનશીલતાના સ્તરે લેશો જો હું જથ્થો પાર કરું છું તો હું વિશિષ્ટતામાં છોડીશ કારણ કે આ ક્લાસિફાયર 3 માટે શ્રેષ્ઠ વિશેષ્ટતા બિંદુ છે તે આના કરતા ઓછું છે આના કરતા ઓછું છે તેથી જો મારે સમાન સંવેદનશીલતા મેળવવા માટે આ પસંદ કરવું હોય તો મારે ઘણી વિશિષ્ટતા આપવી પડશે તેથી જ્યારે તમે જુદા જુદા ક્લાસિફાયર્સની કામગીરીના સંદર્ભમાં બેંચમાર્ક કરવાનો પ્રયાસ કરો ત્યારે તે એક મુખ્ય વિચાર છે તેથી હું આશા રાખું છું કે આ તમને તેનો ખ્યાલ આપે છે કે વિવિધ ક્લાસિફાયર્સના કામગીરીને તમે કેવી રીતે બેંચમાર્ક કરી છો અને સંખ્યાઓનું અર્થઘટન કેવી રીતે કરી શકે છે જે કોઈ સામાન્ય રીતે જોઇ શકે છે તે મૂંઝવણ મેટ્રિક્સ અને તેના જેવા સાથે થઇ શકે છે તેથી આ સમજવા માટે તમારા માટે આ એક મહત્વપૂર્ણ લેકચર છે જેથી જ્યારે આ કેસ સ્ટડી કરવામાં આવશે અને જ્યારે પરિણામો રજૂ કરવામાં આવશે ત્યારે તમે જાણશો તેમને કેવી રીતે અર્થઘટન કરવું અને આ પરિણામોને સમજવું તે છે ખૂબ ખૂબ આભાર પછીના લેકચરમાં પછી લોજિસ્ટિક્સ રીગ્રેસન પરના એક કેસ અભ્યાસ તમને રજૂ કરવામાં આવે છે હું પાછો આવીને બે જુદી જુદી પ્રકારની તકનીકો વિશે વાત કરું છું એકને K એટલે ક્લસ્ટરીંગ કહેવામાં આવે છે બીજો એક ખરેખર નેબરહુડ તરફ જોઈ રહ્યો છે અને ખૂબ નોનપેરામેટ્રિક ફેશનમાં વર્ગીકરણ કરે છે જેને K નીઅરેસ્ટ નેબર અભિગમ કહેવામાં આવે છે તેથી હું પછીના લેકચરો માં આ બંને વિશે વાત કરીશ